છેલ્લા કલાસ માં આપણે RC સર્કિટ્સ ના સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા આપણે તે પોઇન્ટ થી આપણી ચર્ચા શરૂ કરીશું અને આપણે RC સર્કિટનો રિસ્પોન્સ ખાસ કરીને વોલ્ટેજ અને કરંટ વેલ્યુ જોઈશું અને પછી આપણે RL સર્કિટ માટે આગળ વઘીશું અને આપણે જોઈશું કે RL સર્કિટ માટે સ્ટેપ રિસ્પોન્સ શું હોઈ શકે તો હવે ચાલો આપણે છેલ્લા કલાસમાં જે ચર્ચા કરી હતી તેનું પુનરાવર્તન કરીએ આપણે કહ્યું હતું કે જ્યારે સમય t 0 હોય ત્યારે સર્કિટ ક્લોઝ થઇ જાય છે ત્યારે આ ચોક્કસ ફિનોમિના ને સમકક્ષ રીતે સ્ટેપ ફંક્શન સાથેના વોલ્ટેજ સોર્સ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય છે અને આપણે જોયું કે RC સર્કિટ માટેનું સમીકરણ જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ તે મેશ સમીકરણો ની મદદથી મેળવવામાં આવ્યું છે હવે જ્યારે આપણે તે મેળવ્યું ત્યારે આપણે જોયું કે જ્યારે સમય t 0 હશે V0 સરખો જ રહેશે અને જ્યારે સમય t 0 હશે ત્યારે આ વેલ્યુ ની ગણતરી આ એક્સપ્રેશન ની સહાયથી કરી શકાય છે અને તે એક્સપ્રેશન Vs e t છે તો અગાઉના વ્યાખ્યાનમાં આપણે આ ચર્ચા કરી હતી હવે ચાલો જોઈએ કે સોર્સ વોલ્ટેજ Vs V0 હોય ત્યારે શું થાય છે પ્લોટ આકૃતિમાં બતાવ્યા મુજબનો દેખાશે જો તમે આ સમીકરણ જોશો તો સમય t 0 પર વેલ્યુ વધવાનું શરૂ થાય છે તો આપણે જ્યારે સમય t એ 0 કરતા થોડો ઓછો હોય તેના માટે કર્વ ને પ્લોટ કરીશું ત્યારે આપણે વોલ્ટેજની વેલ્યુ V0 રાખીશું તો આપણે શું કર્યું આપણે વોલ્ટેજને V0 તરીકે રાખ્યો અને તે પછી આ e t છે તો હવે તમે જો સમય t માટે અલગ અલગ વેલ્યુ 1 2 3 મુકતા જશો તો તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો કર્વ મળશે હવે આપણે એક મહત્વપૂર્ણ બાબત યાદ રાખવાની છે કે સ્ટેડી સ્ટેટ વેલ્યુ પર કે જે સામાન્ય રીતે 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી થાય છે ત્યારે કેપેસિટર ની એક્રોસ ના વોલ્ટેજ Vs જેટલા હશે જે સોર્સ વોલ્ટેજ છે ચાલો હવે બીજી કંડીશન લઈએ જો કેપેસિટર શરૂઆતથી ચાર્જડ ન હોય તો તેનો અર્થ છે કે V0 0 છે તો તમારે શું કરવું પડે તમારે આ કિસ્સામાં V0 0 વેલ્યુ મૂકવી પડશે તો હવે તમે સમય t 0 માટે Vs મેળવશો કર્વ 0 થી શરૂ થશે તો તમે આના જેવો કર્વ જોશો જે સમય t 0 માટે વોલ્ટેજ Vs પર ફરીથી સેટલ થશે અને સમય t 0 માટે હોય ત્યારે તે 0 થશે આ કિસ્સામાં કર્વ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે અંતે તેની વેલ્યુ Vs પર સેટલ થશે જે સોર્સ વોલ્ટેજ છે હવે જો તમને કેપેસિટરમાં પસાર થતો કરંટ શોધવાનું કહેવામાં આવે તો તમારે વોલ્ટેજ સમીકરણને ડિફરેન્શિએટ કરવું પડશે જે આપણી પાસે છે તો કરંટ iCdvdt છે હવે જો તમે ડિફરેન્શિએટ કરો તો તમેં VsRe t વેલ્યુ મેળવશો અને તમે અહીં સમય t 0 છે તે સુનિશ્ચિત કરવા માટે u ઉમેરશો કારણકે આ યુનિટ ફંક્શન છે જયારે સમય t 0 છે ત્યારે તેની વેલ્યુ 0 કરતાં વધારે છે તો સમય t 0 માટે આ સમીકરણ VsRe t છે જેને VsRe tu તરીકે પણ રિપ્રેઝેન્ટ કરી શકાય છે હવે જો તમે આ 2 સમીકરણો જુઓ તો આ સમીકરણ એક્સ્પોનેંશિયલિ વધતું જાય છે અને આ સમીકરણ એક્સ્પોનેંશિયલિ ઘટતું જાય છે જે સ્પષ્ટ છે કારણકે જ્યારે કેપેસિટરમાં વોલ્ટેજ સેટલ થાય છે ત્યારે તે સોર્સ વોલ્ટેજ જેટલા થાય છે તેમાં આખરે કરંટ નહિ રહે તો શું થશે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ માટેનો રિસ્પોન્સ એ સમય t પર કોઈ વેલ્યુ Vs પર સેટલ થશે અને કરંટ VsR થી શરુ થશે તેથી જો તમે સમય t 0 વેલ્યુ અહીં મુકો તો તમને કરંટ I0 એ VsR ની બરાબર મળશે અને પછી તે એક્સ્પોનેંશિયલિ ડીકે થઈ રહ્યું છે તો આ સામાન્ય રીતે 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી સેટલ થશે કારણકે આપણે માનીએ છીએ કે 5 ટાઇમ કોન્સ્ટન્ટ પર આપણને જે વેલ્યુ મળે છે તે 1 કરતા ઓછી છે તે લગભગ 0 વેલ્યુ પર સેટલ થાય છે તો આપણે આ અંદાજ લઈએ છીએ કે 5 ટાઇમ કોન્સ્ટન્ટ પછી આ કિસ્સામાં કરંટની વેલ્યુ અથવા આ કિસ્સામાં વોલ્ટેજ એ સ્ટેડી સ્ટેટ વેલ્યુ પર સ્થિર થશે હવે RC અથવા RL ના સ્ટેપ રિસ્પોન્સને શોધવા માટે એક વૈકલ્પિક પદ્ધતિ પણ છે કારણ કે તે બંને પ્રકારની સર્કિટને લાગુ પડે છે આપણે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજના કિસ્સા માટે સમય t 0 માટે Vs e t સમીકરણ મેળવ્યું હવે તમે જો આ સમીકરણ જુઓ તો તમને જાણવા મળશે કે આ સમીકરણમાં 2 મહત્વપૂર્ણ ઘટકો છે આ સમીકરણને vvfvn તરીકે લખી શકાય છે અહીં vfVs અને vn e t છે vn એ સર્કિટનો નેચરલ રિસ્પોન્સ છે કારણ કે જો તમને યાદ હોય તો સોર્સલેસ RC સર્કિટનું આપણે જે સમીકરણ મેળવ્યું હતું તે આ સમીકરણ 11 માં જે આપવામાં આવેલુ છે તેની સમાન છે તો vn એ એવા રિસ્પોન્સનો એક ભાગ છે જે 5 ટાઇમ કોન્સ્ટન્ટ પછી અંદાજે 0 જેટલો ડીકે થઇ જાય છે તે સામાન્ય રીતે ટ્રાન્સિએન્ટ રિસ્પોન્સ અથવા નેચરલ રિસ્પોન્સ તરીકે ઓળખાય છે તેને નેચરલ રિસ્પોન્સ કેમ કહેવામાં આવે છે કારણકે તે સર્કિટનો સોર્સ ફ્રી અથવા સોર્સ લેસ રિસ્પોન્સ છે જ્યાં કોઈ બાહ્ય સોર્સ એપ્લાય કરવામાં આવ્યો નથી હવે vf ને ફોર્સ્ડ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તે એવી સર્કિટ દ્વારા પ્રોડ્યુસ થાય છે જ્યારે બાહ્ય બળ એપ્લાય કરવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈ બાહ્ય સોર્સ જેમ કે વોલ્ટેજ સોર્સ અથવા કરંટ સોર્સ એપ્લાય કરીએ તે સર્કિટ માટે એક બાહ્ય સોર્સ તરીકે કાર્ય કરે છે

ટર્મ vf એ ફોર્સ્ડ રિસ્પોન્સ છે આપણે આને એક સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ પણ કહીએ છીએ કારણકે તે સર્કિટના એક્સાઈટ થયા પછી પણ સર્કિટમાં લાંબા સમય સુધી રહે છે આ કિસ્સામાં તે સર્કિટનો સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ છે તો હવે આ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ એ તેવા સમયે સર્કિટનો રિસ્પોન્સ છે જયારે સમય t છે તો હવે તમે લખી શકો છો કે t0 માટે vVs e t છે Vs એ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ છે કારણકે સમય t છે એ જ રીતે V0 શું છે V0 એ t 0 સમય પર કેપેસિટરની એક્રોસના વોલ્ટેજની વેલ્યુ છે તો આ સમીકરણ જે આપણે અહીં જોઈ રહયા છીએ તેને સમાન રૂપે vvv v e tતરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય છે તો આ સર્કિટના ફર્સ્ટ રિસ્પોન્સ અને નેચરલ રિસ્પોન્સનું સંયોજન છે અહીં V0 એ સમય t 0 પર પ્રારંભિક વોલ્ટેજ છે કારણકે કેપેસિટરના કિસ્સામાં શું થાય છે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ તરત જ બદલી શકાતા નથી તેનો અર્થ એ છે કે સમય t 0 પર અને સમય t 0 પર V0 સમાન જ રહેશે અને v એ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજની સ્ટેડી સ્ટેટ અથવા અંતિમ વેલ્યુ છે તો હવે ચાલો એક ઉદાહરણ લઈએ જે અત્યાર સુધી આપણે જે RC સર્કિટની ચર્ચા કરી તેનાથી સંબંધિત છે હવે આ આકૃતિમાં સ્થિતિ a એ સ્વીચ ની લાંબા સમય માટેની સ્થિતિ છે હવે કોઈ સમય t પર સ્વીચને a થી b તરફ ખસેડવામાં આવે છે પછી આપણે સમય t 0 માટે વોલ્ટેજ v શોધવાનો છે અને સમય t 1 સેકન્ડ અને t 4 સેકન્ડ પર વોલ્ટેજની વેલ્યુની ગણતરી કરવાની છે હવે જો તમે આ સર્કિટ જુઓ તો તમારે સમય t 0 પર કેપેસિટરની એક્રોસના વોલ્ટેજની વેલ્યુ શોધવી પડશે એટલે કે સ્વીચ a થી b તરફ જાય તેના થોડા સમય પહેલાંની વેલ્યુ હવે જો તમે સર્કિટ જુઓ તો તમે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ શું હશે તે સરળતાથી શોધી શકો છો તેની વેલ્યુ શું હશે કારણકે સમય t 0 પર તમે જોશો કે વોલ્ટેજ સોર્સની વેલ્યુ 24 V છે હવે અહીં આપણી પાસે 3 k અને 5 k ના રેઝિસ્ટન્સ છે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ એ 5 k રેઝિસ્ટન્સની એક્રોસના વોલ્ટેજ છે તો આપણે શું કરી શકીએ આપણે અહીં વોલ્ટેજ ડિવિઝન નો ઉપયોગ કરી શકીએ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ 15 V આવે છે હવે કેપેસિટર વોલ્ટેજ ત્વરિત બદલાતા ન હોવાથી આપણે કહી શકીએ કે vv0v15V તો આપણે v ની વેલ્યુ મેળવી લીધી છે હવે સમય t 0 માટે સ્વીચ ક્લોઝડ છે આ કિસ્સામાં જો તમે સ્વીચ બંધ કરો તો ઇકવીવેલેન્ટ સર્કિટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે જ્યાં એક કેપેસિટર જોડાયેલ છે એક રેઝિસ્ટન્સ છે અને એક વોલ્ટેજ સોર્સ છે કેપેસિટરની વેલ્યુ 0 5 mF છે અને આ વેલ્યુ 4 k અને વોલ્ટેજ 30 V છે જ્યારે સ્વીચ a થી b તરફ જશે ત્યારે આ સ્થિતિ હશે જો તમે આ સર્કિટ જુઓ તો તમે જોશો કે અહીં આ સર્કિટના 2 ટર્મિનલ્સ છે અહીં જમણી બાજુ થેવેનિન ઇકવીવેલેન્ટ છે જેને કેપેસિટરની એક્રોસમાં એપ્લાય કરવામાં આવે છે તો તમે શું કહી શકો t 0 સમય માટે થેવેનિન ઇકવીવેલેન્ટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે તો આ વિભાગ થેવેનિન ઇકવીવેલેન્ટ હશે તમે કહી શકો કે RTh એ 4 k છે ને RThC સમીકરણથી ગણી શકાશે પછી કેપેસિટરની વેલ્યુ શું છે કારણકે તમારે ટાઈમ કોન્સ્ટન્ટની વેલ્યુ શોધવાની છે કેપેસિટન્સની વેલ્યુ 0 5 mF છે જ્યારે તમે સિમ્પ્લિફાય કરો ત્યારે તમને ટાઈમ કોન્સ્ટન્ટની વેલ્યુ 2 સેકંડ મળશે હવે જ્યારે તમે સર્કિટને આ રીતે લાંબા સમય સુધી રાખો છો ત્યારે કેપેસિટર પર વોલ્ટેજ v સુધી ચાર્જ થશે જે 30 V છે તો શું થશે તમે કહી શકો છો કે v 30 V છે તો વોલ્ટેજ v ની સ્ટેડી સ્ટેટ વેલ્યુ 30 V છે આપણે ગણતરી કરી કે v એ 15 V છે તો તમે આ બે વેલ્યુ અને ટાઈમ કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકો તો તમને કોઈ પણ સમય t પર વોલ્ટેજની વેલ્યુ v30 e t2 મળશે હવે જયારે સમય t1 હોય તો તમને વોલ્ટેજ 20 902 V મળશે અને જયારે સમય t4 હોય ત્યારે તમને વોલ્ટેજની વેલ્યુ 27 97 V મળશે તમે જોશો કે જ્યારે સમય 1 માંથી 4 થાય છે ત્યારે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ વધે છે અને અંતે તે સ્ટેડી સ્ટેટ વેલ્યુમાં સેટલ થશે જે 30 V છે હવે ચાલો RL સર્કિટ માટેના સ્ટેપ રિસ્પોન્સ વિશે વાત કરીએ હવે જો તમે ડાબી બાજુની આકૃતિ જોશો તો ત્યાં રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર બંને વોલ્ટેજ સોર્સ Vs ની સાથે શ્રેણી માં જોડાયેલા છે જો સમય t0 પર સ્વિચ ક્લોઝ હોય એટલે કે સર્કિટમાં વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે અને છેલ્લે તમે સ્વિચિંગ ફિનોમિના સહિત ઇકવીવેલેન્ટ સર્કિટને Vs u તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય છે અહીં વોલ્ટેજ સોર્સ હશે અને પછી R અને પછી ઇન્ડક્ટર L હશે માની લો કે આપણે કોઈ પણ સમયે ઇન્ડકટર માટે કરંટ I ની વેલ્યુ શોધવાની છે કોઈ પણ સમય t પર ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ તો આપણે શું કરી શકીએ આપણે RL સર્કિટનો રિસ્પોન્સ શોધવા માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ પહેલી પદ્ધતિ છે કે તમે ખાલી કિર્ચોફનો નિયમ Kirchhoff's law એપ્લાય કરો આનો અર્થ એ છે કે ધારો કે આ નોડ પર કરંટ iR છે આપણે જાણીએ છીએ કે આ કરંટ iL છે જે સમય આધારિત કરંટ છે KCL ને એપ્લાય કરવાથી આપણે LdiLdtV Vs uR0 લખી શકીએ આ ફક્ત કિર્ચોફના કરંટના નિયમની સર્કિટમાં એપ્લિકેશન છે અને આને તમે સિમ્પ્લિફાય કરી શકો છો અને તમે ઇન્ડક્ટર કરંટની વેલ્યુ મેળવી શકો છો જે સમય t નું ફંક્શન છે આને વૈકલ્પિક તકનીકનો ઉપયોગ કરીને પણ ઉકેલી શકાય છે જે આપણે હમણાં જ સમજાવી છે જે મેળવવામાં અને ઉપયોગ કરવામાં સરળ છે હવે રિસ્પોન્સમાં થોડો નેચરલ કરંટ અને થોડો ફોર્સ્ડ કરંટ હશે ચાલો આપણે કહીએ કે Ae t એ નેચરલ રિસ્પોન્સ છે કારણકે તમે જાણો છો કે નેચરલ રિસ્પોન્સમાં હંમેશા ડીકે થતો હોય છે કારણકે ત્યાં કોઈ બાહ્ય બળ એપ્લાય કરવામાં નથી આવ્યું તો જે ઇન્ડકટરમાં કંઇ પણ કરંટ પસાર થાય છે તે આખરે 0 સુધી ડીકે થઈ જશે તે હંમેશાં ઝડપથી ડીકે થશે નેચરલ રિસ્પોન્સ આ રીતે રિપ્રેઝેન્ટ થશે A એક કોન્સ્ટન્ટ છે જે આપણે શોધવાનું છે અને એ ટાઈમ કોન્સ્ટન્ટ છે જે આપણે જાણીએ છીએ કે LR છે હવે ફોર્સ્ડ રિસ્પોન્સ શું હશે ફોર્સ્ડ રિસ્પોન્સ એ સ્વીચ બંધ થયા પછી લાંબા સમય પછીની કરંટની વેલ્યુ છે તો તમે સર્કિટમાં જોઈ શકો છો કે 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી નેચરલ રિસ્પોન્સ નથી રહેતો તો શું થશે સ્ટેડી સ્ટેટ સ્થિતિમાં એટલે કે સમય t પર ઇન્ડકટર શોર્ટ સર્કિટ જેવું કામ કરશે તો આ કિસ્સામાં જો ફોર્સ્ડ રિસ્પોન્સની વેલ્યુ VsRછે તેથી iVsRAe tથશે હવે આગળ આપણે કોન્સ્ટન્ટ A ની વેલ્યુ શોધવી પડશે ધારો કે I0 એ પ્રારંભિક કરંટ છે જે સમય t0 પર કંડક્ટર માંથી પસાર થાય છે એટલે કે સ્વીચના ઉપયોગના થોડા સમય પહેલા એટલે કે સર્કિટ સ્વીચ ઓન છે અને વોલ્ટેજ સોર્સને એપ્લાય કરવામાં આવેલ છે તે સમયે આપણે માની લઈએ કે ઇન્ડક્ટર માંથી પસાર થતો કરંટ I0 છે I0 વોલ્ટેજ સોર્સથી નથી આવતો કારણ કે તે હજી એપ્લાય કરવામાં નથી આવ્યો તે કોઈ અન્ય સોર્સમાંથી આવશે જેમ કે શરૂઆતમાં એપ્લાય કરેલ હોય અને હજી સર્કિટમાં હોય આપણી પાસે કોઈ અન્ય ફિનોમિનાના કારણે ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ છે અને આપણે કહી શકીએ કે ii0I0 કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ ત્વરિત બદલાતો નથી તો સર્કિટમાં બનતા કેટલાક ફીનોમિનાને કારણે આપણી પાસે શરૂઆતમાં સમય t0 પર સર્કિટમાં ફ્લો થતો કરંટ I0 છે અને આ જળવાયેલો રહેશે કારણ કે ઇન્ડક્ટર માંથી પસાર થતો કરંટ ત્વરિત બદલી શકાતો નથી તો સમય t0 પર શું થશે જો તમે સમય t0 પરની વેલ્યુ અહીં મુકો તો આ VsRA બનશે તો AI0 VsR થશે જો તમે A ની વેલ્યુ મૂકશો તો તમને કરંટ iVsRI0 VsR e t મળશે જો તમે આ આંકૃતિ જોશો અને ધારો કે VsR એ I0કરતાં ઓછો છે તો ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટનો રિસ્પોન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો હશે તો આપણે RL સર્કિટના સંપૂર્ણ રિસ્પોન્સ માટે શું કહી શકીએ તમે સરળતાથી લખી શકો છો કે જે કરંટ પાસે સમય t છે અને ii i i e t છે i એ t0 પર કરંટની વેલ્યુ છે અને i એ t પર કરંટની વેલ્યુ છે તો આને કરંટ i ની પ્રારંભિક અને અંતિમ વેલ્યુઝ કહેવામાં આવે છે તો જો તમે એમ કહો કે શરૂઆતમાં ઇન્ડક્ટર માંથી કોઈ કરંટ પસાર નથી થઇ રહ્યો તેનો અર્થ એ છે કે i0 છે કરંટ i ને કોઈ પણ સમય t પર i દ્વારા રિપ્રેઝેન્ટ કરી શકાય છે જ્યારે સમય t 0 હોય ત્યારે તે 0 હશે સમય t 0 માટે iVsR 1 e t થશે જો તમે અહીં જુઓ તો I0 એ VsR કરતા વધારે છે તેથી તે ખૂબ ઝડપથી ડીકે થઈ રહ્યું છે પરંતુ અહીં તે આવું હશે ત્યારે તે VsR પર સેટલ થશે કારણ કે આ ઝડપથી વધતી જતી વેલ્યુ છે આપણે કહી શકીએ કે જો તમે યુનિટ સ્ટેપ ફંક્શન એપ્લાય કરો તો iVsR 1 e t u છે તો આ જયારે I00 હોય ત્યારે RL સર્કિટનો સ્ટેપ રિસ્પોન્સ છે તો આ કરંટ હશે જે ઇન્ડક્ટર માંથી પસાર થાય છે હવે તમે જાણો છો કે વોલ્ટેજ vLdidt છે તેથી હવે જો તમે કરંટ i ને ડિફરેન્શિએટ કરો જે આપણને પહેલા મળ્યો હતો જયારે આપણે ડિફરેન્શિએટ કરીએ ત્યારે આપણને vVs e tu મળે છે હવે જયારે સમય t0 હોય ત્યારે શું થશે કંડક્ટર ની એક્રોસના વોલ્ટેજ Vs હશે જે પછી એક્સ્પોનેંશિયલી ડીકે થશે તો આ આપણા કેપેસિટર રિસ્પોન્સથી વિરુદ્ધ છે કેપેસિટરના કિસ્સામાં વોલ્ટેજ સ્ટેડી સ્ટેટ વેલ્યુ સુધી વધે છે જ્યારે ઇન્ડક્ટરના કિસ્સામાં વોલ્ટેજ 0 પર સેટલ થાય છે અને તે જ રીતે આ કિસ્સામાં કરંટ સ્ટેડી સ્ટેટ વેલ્યુમાં સેટલ થાય છે જ્યારે કેપેસિટરના કિસ્સામાં કરંટ 0 પર સેટલ થશે તો આ રીતે તમે કહી શકો છો કે L અને C માટેનો વોલ્ટેજ અને કરંટ રિસ્પોન્સ એકબીજાથી વિરુદ્ધ છે હવે ચાલો આપણે RL સર્કિટના રિસ્પોન્સને સમજવા એક ઉદાહરણ લઈએ આપણે આ આકૃતિ માટે સમય t0 માટે i નું મૂલ્ય શોધવાનું છે હવે આપણે માની લઈએ કે સ્વીચ ઘણા લાંબા સમયથી ક્લોઝડ છે અને તેને સમય t0 પર ઓપન કરવામાં આવે છે તો જ્યારે સ્વીચ t0 માટે ક્લોઝ કરવામાં આવે છે અને તે ઘણાં લાંબા સમય સુધી સ્વિચ ઓન કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે ઇન્ડકટર શોર્ટ સર્કિટ હશે અને સ્વીચ ક્લોઝડ હોવાથી આ 3 નો રેઝિસ્ટન્સ પણ શોર્ટ સર્કિટ થશે તો સમય t0 પર કરંટની વેલ્યુ કેટલી હશે તમે KVL એપ્લાય કરીને આ શોધી શકો છો કે 10 V ને 2 ના રેઝિસ્ટન્સ પર એપ્લાય કરવામાં આવે છે અને તે સર્કિટમાં કરંટની વેલ્યુને વ્યાખ્યાયિત કરશે તેથી I0 5 A થશે અને હવે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરમાં કરંટ ત્વરિતરૂપે બદલી શકાતો નથી તેથી સર્કિટને સ્વીચ ઓફ કર્યા પછી પણ એટલે કે સમય t0 પર સ્વિચને ઓફ કર્યાના થોડા સમય પહેલા અથવા સ્વિચને ઓફ કર્યાના થોડા સમય પછી પણ કરંટ I0 ની વેલ્યુ 5 A હશે કારણકે ઇન્ડક્ટરમાં કરંટ ત્વરિતરૂપે બદલી શકાતો નથી હવે જ્યારે સ્વીચને ઓપન કરવામાં આવે ત્યારે 2 અને 3 ના રેઝિસ્ટન્સ શ્રેણીમાં હશે સમય t જયારે હોય તો કરંટ i શું હશે જો તમે આ આકૃતિ જોશો અને જો તમે સ્વીચ ઓપન રાખીને ખૂબ જ લાંબા સમય માટે આ વોલ્ટેજ એપ્લાય કરો તો ઇન્ડક્ટર ફરીથી શોર્ટ સર્કિટ થશે અને પછી ઇન્ડકટર માંથી પસાર થતા કરંટને 2 અને 3 રેઝિસ્ટન્સના શ્રેણી સંયોજન દ્વારા ચલાવવામાં આવશે તો આ કિસ્સામાં i2A થશે હવે જો તમે આ આકૃતિ જોશો જો તમે થેવેનીન ઇકવીવેલેન્ટ જુઓ તો થેવેનિન ઇકવીવેલેન્ટ શું થશે અહીં 5 રેઝિસ્ટન્સ સાથે 10 V શ્રેણીમાં હશે તો ઇન્ડક્ટર બાજુથી થેવેનીન ઇકવીવેલેન્ટ આ હશે RTh એ 5 છે તો અહીં તમે ખાલી RTh લખશો હવે તમારે ટાઈમ કોન્સ્ટન્ટ ની વેલ્યુ શોધવી પડશે અહીં L ની વેલ્યુ ⅓ H છે અને RTh5 છે તમને ટાઈમ કોન્સ્ટન્ટ એ 115 સેકન્ડ મળશે હવે તમારી પાસે બઘી વેલ્યુઝ છે તમે આ વેલ્યુઝ આ સમીકરણ અને આ એક્સપ્રેશનમાં મૂકી શકો છો તો આ i2 A બનશે અને i5 A બનશે 115છે તો છેવટે તમને ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટની વેલ્યુ 23e 15t મળે છે તો આ સાથે આપણે આપણુ આજનું સેશન સમાપ્ત કરીએ છીએ આ સેશનમાં આપણે RC તેમજ RL સર્કિટના સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે સ્ટેપ રિસ્પોન્સથી સંબંધિત આપણો લેક્ચર ચાલુ રાખીશું અને આપણે સેકન્ડ ઓર્ડર સર્કિટ પણ